નમસ્તે આજે હું અક્ષીય તણાવ હેઠળ મેમ્બર ની ડિઝાઇન તાકાતની ગણતરી માટે કોડલ જોગવાઈઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું તેથી જેમ મેં છેલ્લા વર્ગમાં કહ્યું હતું કે ડિઝાઇન તાકાતની ગણતરી ત્રણ માપદંડો પર કરવામાં આવશે એક વિભાગની કુલ ઉપજને કારણે અને ભંગાણને કારણે અને ઘડિયાળના દબાણને કારણે અને તાકાતની ગણતરી આ ત્રણ માપદંડોના આધારે કરવામાં આવશે અને આ ત્રણમાંથી ન્યૂનતમ તણાવ મેમ્બરની ડિઝાઇન તાકાત હશે તેથી આપણે કોડલ જોગવાઈઓ પર આવતા કલમ 6 માં જોઈશું આપણને તણાવ મેમ્બરના ડિઝાઇન તાકાત ની ગણતરી IS 800 2007 ના કલમ 6 માં મળશે તેથી તમે આમાંથી વિગતો શોધી શકો છો અને કલમ 6 1 માં કહેવામાં આવ્યું છે કે પરિબળ ડિઝાઇન તણાવ T એ આ Td ની જરૂરિયાતને સંતોષવી જોઈએ જ્યાં Td એ અક્ષીય તણાવ હેઠળના મેમ્બરની ડિઝાઇન શક્તિ છે અને Td આ ત્રણમાંથી સૌથી ઓછી હશે એક છે ગ્રોસ સેક્શન Tdg ની ઉપજ પછી જટિલ વિભાગનું ભંગાણ Tdn અને પછી બ્લોક શીયર નિષ્ફળતા Tdb તેથી આ ત્રણના આધારે Td નક્કી કરવામાં આવશે તેથી Td આ ત્રણમાંથી સૌથી ઓછો હશે અને તે Td મેમ્બરમાં આવતા પરિબળ તાણ બળ કરતા ઓછો હોવો જોઈએ તેથી જો આપણે કલમ 6 2 જોઈએ તો આપણે જોઈશું કે કુલ ઉપજ શક્તિ અને કુલ ઉપજ Tdg ને કારણે ડિઝાઈન તાકાતની ગણતરી AgfyƔm0તરીકે કરી શકાય છે જ્યાં fy એ સામગ્રી ની ઉપજ તણાવ છે અને Ag એ ક્રોસ સેક્શન નો કુલ વિસ્તાર છે અને Ɣm0 એ આંશિક સલામતી પરિબળ છે અને આ આપણે IS કોડના કોષ્ટક 5 પરથી સામગ્રીને આપવામાં આવેલ આંશિક સલામતી પરિબળ શોધી શકીએ છીએ તેથી AgfyƔm0 જો આપણે આ મૂલ્યની ગણતરી કરીએ તો આપણે કુલ ઉપજને કારણે ડિઝાઇનની તાકાત શોધી શકીએ છીએ અને એ જ રીતે હું જટિલ વિભાગના ભંગાણ ના કારણે ડિઝાઇનની તાકાત શોધી શકું છું તેથી આ જોઈ શકાય છે કે આ કલમ 6 3 માં આપવામાં આવ્યું છે અને કલમ 6 1 માં તમને પ્લેટના તણાવમાં પ્લેટની ડિઝાઇનની તાકાત વિશે મળશે તેથી તેની ગણતરી કરવામાં આવે છે Tdn0 અહીં ફંક્શન એ સામગ્રીનો અંતિમ તણાવ છે અને An એ ક્રોસ સેક્શનનો ચોખ્ખો વિસ્તાર છે અને Ɣm1 એ અંતિમ તણાવમાં નિષ્ફળતાનું આંશિક સલામતી પરિબળ છે બરાબર તેથી પ્લેટના જટિલ વિભાગના ભંગાણને કારણે ડિઝાઇનની તાકાત આ સૂત્રમાંથી શોધી શકાય છે જે Tdn0 હવે પ્લેટ માટે આ સાચું છે તેથી અગાઉના લેક્ચરમાં પ્લેટ માટે આપણે જોયું છે કે પ્લેટના નેટ વિસ્તારના ચોખ્ખા વિસ્તારની ગણતરી કેવી રીતે કરવી જટિલ વિભાગ વિશેનો અર્થ એ છે કે પ્લેટનો ચોખ્ખો અસરકારક વિસ્તાર શું હશે તેની કેવી રીતે ગણતરી કરવી તે જોયું તેથી વિભાગની ભંગાણ શક્તિ શોધવા માટે આ ચોખ્ખા વિસ્તારની જરૂર પડશે હવે થ્રેડેડ સળિયાના કિસ્સામાં પણ આ જ સૂત્ર હશે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે Tdn0 9AnfuƔm1 હશે તેથી આ કલમ 6 2 માં પણ સમાન છે તે આપવામાં આવે છે અહીં An થ્રેડેડ સળિયાના કિસ્સામાં તે થ્રેડેડ વિભાગનો ચોખ્ખો મૂળ વિસ્તાર હશે An પ્લેટ સાથેનો તફાવત એ છે કે અહીં An એ થ્રેડેડ વિભાગનો ચોખ્ખો મૂળ વિસ્તાર હશે તો આ રીતે આપણે થ્રેડેડ સળિયાની ડિઝાઇન તાકાતની ગણતરી કરી શકીએ છીએ એ જ રીતે સિંગલ કોણ વિભાગ માટે મેં કહ્યું કે જો તે કેટલીક ગસેટ પ્લેટ અથવા કેટલીક અન્ય પ્લેટ્સ અથવા અન્ય કેટલાક મેમ્બર સાથે જોડાયેલ હોય તો જો તે આ સાથે જોડાયેલ હોય તો શીયર લેગ અસર થશે કારણ કે આ ભાગ જોડાયેલ નથી તેથી આપણે શીયર લેગ અસરની કાળજી લેતા Tdn મૂલ્યની ગણતરી કરવી પડશે તો આ Tdn મૂલ્યની ગણતરી આ સૂત્ર 0 9 AncfuƔm1𝛽AgofyƔm0 દ્વારા કરી શકાય છે બરાબર અને આ તમે IS 800 2007 ના કલમ 6 3 માં શોધી શકો છો જ્યાં શીયર લેગ દ્વારા કોણની ભંગાણ શક્તિ પ્રભાવિત થાય છે અને તે શીયર લેગ અસરને આ સૂત્રમાં ધ્યાનમાં લેવામાં આવી છે અહીં બીટા એ એક પરિબળ છે જેની ગણતરી આ સૂત્ર પરથી કરી શકાય છે જે 𝛽1 4 0 076 છે અને આ કરતા ઓછું અથવા બરાબર હોવું જોઈએ 𝛽 એ fuɣm0fyɣm1 કરતા ઓછું અથવા બરાબર હોવું જોઈએ અને તે 0 7 કરતા વધારે અથવા બરાબર હોવું જોઈએ તેથી બીટા આ મૂલ્યથી આ મૂલ્યમાં બદલાવું જોઈએ એટલે કે તે 0 7 કરતા વધારે હોવું જોઈએ અને તે આના કરતા ઓછું હોવું જોઈએ અને તેનો અર્થ એ કે બીટાની આપણે ગણતરી કરવી પડશે અને આપણે આ મૂલ્ય સાથે તપાસ કરવી પડશે કે તે આ સ્થિતિ હેઠળ આવે છે કે નહીં નહીં તો આપણે બાકીની કિંમત ધ્યાનમાં લેવી પડશે હવે આ w w મૂળભૂત રીતે વિભાગની બાકી લંબાઈ છે જેનો અર્થ છે કે આ કિસ્સામાં આ w છે આ w જ્યારે આપણે આને ધ્યાનમાં લઈશું ત્યારે આ w આ કિસ્સામાં બાકી લંબાઈ હશે ખરું તો આગળ bs bs એ શીયર લેગ પહોળાઈ છે તેથી bs આપણે અહીં શોધી શકીએ છીએ કે તે શીયર લેગ પહોળાઈ છે ગણતરી કેવી રીતે કરવી તે તમને IS 800 2007 ની આકૃતિ 6 માં વિગતો મળશે હું ફક્ત તે ગ્રાફને અહીં રજૂ કરી રહ્યો છું અને અહીંનો આંકડો કે જે કોણ છે કે તે બોલ્ટ કનેક્શન સાથે પ્લેટ સાથે જોડાયેલ છે પછી મેં કહ્યું કે w બાકી લેગ પહોળાઈ છે અને આને આપણે w1 તરીકે ગણી શકીએ તો આ bs અહીં હશે w વત્તા w1 ઓછા t t કોણની જાડાઈ છે આ t છે બરાબર તેથી જ્યારે સિંગલ લેગ કનેક્શન સાથેનો કોણ હોય ત્યારે bs આ શીયર લેગની પહોળાઈ પરથી ગણતરી કરી શકાય છે bsww1 t હશે પરંતુ જો તે વેલ્ડ કનેક્શન સાથે જોડાયેલ હોય તો એટલે મૂળભૂત રીતે તે અહીં અને અહીંથી જમણી બાજુએ જોડાયેલ હશે તો અહીં આપણે bs ની ગણતરી ફક્ત w તરીકે કરી શકીએ છીએ કારણ કે તે આ સુધી જોડાયેલ છે તેથી bs એ બાકી લેગ પહોળાઈ છે જે બાકી લેગ પહોળાઈ સાઇટથી જોડાયેલ નથી તેથી ww1 અને Lc એ n જોડાણની લંબાઈ છે જે સૌથી બહારના બોલ્ટ વચ્ચેનું અંતર છે એટલે કે જો તે બોલ્ટ સાથે જોડાયેલ હોય તો આ n સંયુક્તમાં સૌથી બહારના બોલ્ટ વચ્ચેનું અંતર Lc હશે લોડ દિશા સાથે અથવા વેલ્ડની લંબાઈ સાથે લોડ દિશા માપો તો આ રીતે Lc ની ગણતરી કરી શકાય છે અને શરૂઆતમાં આપણે કદાચ શોધી ન શકીએ કારણ કે આપણે બધી વિગતો કદાચ જાણતા નથી તેથી પ્રારંભિક કદ માટે આપણે આ સૂત્રમાંથી Tdn ની ગણતરી કરી શકીએ છીએ આપણે ગણતરી કરી શકીએ છીએ કે તે ɑAnfuɣm1 હશે જ્યાં ɑ એક પરિબળ છે જે 2 નંબર 1 અથવા 2 બોલ્ટ્સ 1 થી 2 બોલ્ટ્સ માટે 0 6 માટે ગણી શકાય આલ્ફા 3 બોલ્ટ માટે 0 7 અને 3 થી વધુ બોલ્ટ માટે 0 8 એટલે 4 અથવા તેનાથી વધુ અથવા 4 કરતા વધારે મતલબ 4 અથવા વધુ છે તેથી પ્રારંભિક કદ માટે આપણે TdnɑAnfuɣm1 તરીકે શોધી શકો છો જ્યાં An એ ક્રોસ સેક્શનનો ચોખ્ખો વિસ્તાર છે અને આલ્ફા એ પરિબળ છે જે આપણે જો 1 થી 2 બોલ્ટ હોય તો 0 6 લઈ શકીએ છીએ અને 3 બોલ્ટ માટે તે 0 7 છે અને જો આપણે 4 અથવા વધુ બોલ્ટ લઈએ તો તે 0 8 છે અન્ય વિભાગો માટે આપણે અહીં જોઈ શકીએ છીએ જે કલમ 6 4 માં લખેલું છે જે મેં અહીં રજૂ કર્યું છે તે ડબલ કોણની ભંગાણ શક્તિ Tdn છે કારણ કે અગાઉ આપણે સિંગલ કોણ માટે ગણતરી કરી છે ડબલ કોણ ચેનલ I વિભાગો માટે અને અન્ય રોલ્ડ સ્ટીલના વિભાગો જે એક અથવા વધુ તત્વો દ્વારા વિશ્લેષણ અંત ગસેટ સાથે જોડાયેલા છે તે પણ શીયર લેગ અસર દ્વારા સંચાલિત થાય છે ચોખ્ખા વિભાગને ફાટવા દ્વારા સંચાલિત આવા વિભાગોની ડિઝાઇન તાણ શક્તિની ગણતરી કલમ 6 3 માં સમીકરણ સમીકરણ 6 નો ઉપયોગ કરીને પણ કરી શકાય છે જ્યાં બીટાની ગણતરી શીયર લેગ અંતર bsના આધારે કરવામાં આવે છે અને bs બાકી લેગની સૌથી દૂરની ધારથી ક્રોસ સેક્શનના કનેક્ટેડ લેગમાં નજીકના બોલ્ટ અથવા વેલ્ડ લાઇન સુધી લેવામાં આવે છે તેથી સિંગલ કોણ સેક્શન સિવાયના ભંગાણ શક્તિની ગણતરી માટે આપણે આ કલમનો ઉપયોગ કરી શકીએ છીએ જે કલમ 6 4 છે પછી આપણે બ્લોક શીયરને કારણે બ્લોક શીયર ડિઝાઇન સ્ટ્રેન્થ પર આવીશું બરાબર તેથી આપણે IS કોડના ક્લોઝ 6 4 થી બ્લોક શીયરની ગણતરી કરી શકીએ છીએ તે કલમ 6 4 માં આપવામાં આવ્યું છે બ્લોક શીયર સ્ટ્રેન્થ Tdb ની ગણતરી આ સૂત્ર પરથી કરી શકાય છે કે TdbAvg

9Atnfuɣm1 અથવા તણાવ ફ્રેક્ચર અને શીયર ઉપજને કારણે Tdb પણ હોઈ શકે છે જો શીયર મતલબ કે શીયર ઉપજ કરવામાં આવે તો અને તણાવ ફ્રેક્ચરને કારણે બ્લોક શીયરની ગણતરી કરી શકાય છે અથવા તણાવ ઉપજ અને શીયર ફ્રેક્ચરની પણ આપણે ગણતરી કરી શકીએ છીએ કે તે 0 9Avnfu3 ɣm1 હશે તેથી બ્લોક શીયરની ગણતરી તણાવ ફ્રેક્ચર અને શીયર ઉપજ અથવા તણાવ ઉપજ અને શીયર ફ્રેક્ચર બેમાંથી જે ઓછું હોય તેના કારણે કરી શકાય છે એટલે કે Tdb1 અને Tdb2 આપણે ગણતરી કરી શકીએ છીએ અને Tdb આ બે Tdb1 અને Tdb2માંથી ઓછામાં ઓછા હશે ખરું તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ હવે પેરામીટર્સ શું છે એટલે આ Avg અને Avn આ શું છે હવે આપણે જાણવું પડશે તો આ જાણવા માટે ચાલો એક ચિત્ર દોરીએ જે હું IS 800 2007 ની આકૃતિ 7 માંથી પુનઃઉત્પાદિત કરું છું તે આપવામાં આવે છે જો આપણે જોઈએ કે કોઈ પ્લેટ કેટલાક બોલ્ટ કનેક્શન સાથે જોડાયેલ છે કે કેમ તે આ રીતે છે અને જો અક્ષીય બળ આ દિશામાં હોય તો આપણે જોઈ શકીએ છીએ કે આ બોલ્ટ 1 2 આ 3 છે આ 4 છે ચાલો આપણે કોણ વિભાગ પર આવીએ જો આપણે જોઈ શકીએ કે આ કોણ વિભાગ પ્લેટ સાથે જોડાયેલ છે અને તાણ બળ હેઠળ અને બોલ્ટ આ રીતે જોડાયેલા છે જેથી આપણે 1 2 3 4 બરાબર જોઈ શકીએ હવે Avg અને Avn Avg એ લઘુત્તમ કુલ વિસ્તાર છે અને Avn એ બાહ્ય બળની સમાંતર બોલ્ટ લાઇન સાથે શીયરમાં ચોખ્ખો વિસ્તાર છે જેનો અર્થ છે લાઇન 1 2 અને 3 4 અને અહીં 1 2 સાથે ઠીક છે તેથી Avg અને Avn એ બાહ્ય બળની સમાંતર બોલ્ટ રેખા સાથે શીયરમાં લઘુત્તમ કુલ અને ચોખ્ખો વિસ્તાર હશે એ જ રીતે Atg અને Atn એ બોલ્ટ Atn થી કોણના અંગૂઠા સુધીના તણાવ માટે t માં લઘુત્તમ કુલ અને ચોખ્ખો વિસ્તાર હશે જેનો અર્થ છે કે બળની રેખાને અનુક્રમે 2 3 લંબ છે તેથી બળની રેખાને અનુક્રમે 2 3 લંબ સાથે અને આ 1 2 અથવા 3 4 સાથે હશે અને કોણના કિસ્સામાં 1 2 સાથે તો આ રીતે આપણે Avg Avn Atg અને Atn ની ગણતરી કરી શકીએ છીએ અને fu અને fy એ હંમેશની જેમ છે એટલે કે fu એ પ્લેટની અંતિમ તાકાત છે અને fy એ પ્લેટની ઉપજ શક્તિ છે હવે વેલ્ડ કનેક્શન્સ માટે Tdb એ છેડા વેલ્ડની આસપાસના મેમ્બરમાં વિશ્લેષણ યોગ્ય વિભાગ લઈને વેલ્ડેડ કનેક્શન્સ માટે તપાસી શકાય છે અને આ જે બ્લોક તરીકે શીયર કરી શકે છે તો આ વેલ્ડ કનેક્શનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે આપણે વેલ્ડ કનેક્શન માટે Tdb વેલ્યુની પણ ગણતરી કરી શકીએ છીએ હવે બીજી વસ્તુઓ આપણે તપાસવાની છે તે છે પાતળો ગુણોત્તર પાતળો ગુણોત્તરની કોઈ ઉપલી મર્યાદા હોવી જોઈએ નહીં કારણ કે તે તણાવ હેઠળ છે જો તે સંકોચન છે તો બકલિંગની તક છે તેથી તેના માટે આપણે પાતળા ગુણોત્તરની મર્યાદિત કિંમત ધ્યાનમાં લેવી પડશે પરંતુ આ કિસ્સામાં સૈદ્ધાંતિક રીતે આપણે ન જોઈએ પરંતુ સેવાક્ષમતાના દૃષ્ટિકોણથી ચોક્કસ પાતળા ગુણોત્તર ધ્યાનમાં લઈએ છીએ ખરું અનિચ્છનીય કંપન અને બાજુની હિલચાલને રોકવા માટે મર્યાદા જરૂરી છે તેથી આ આપવામાં આવ્યું છે આ મર્યાદા સાથે મર્યાદિત મૂલ્યોનો અર્થ છે અનુમતિપાત્ર મૂલ્યો કલમ 3 8 માં IS કોડ કોષ્ટક 3 માં આપવામાં આવે છે પાતળા ગુણોત્તરનું અનુમતિપાત્ર મૂલ્ય આપવામાં આવ્યું છે બરાબર તો શા માટે આપણે તણાવ મેમ્બરના કિસ્સામાં પાતળો ગુણોત્તર અર્થ પ્રદાન કરીએ છીએ કારણ કે સેવાક્ષમતાના દૃષ્ટિકોણની મર્યાદા સ્થિતિથી સ્પંદન વધુ ન હોય તેની ખાતરી કરવા માટે આપણે કાળજી લેવી પડશે એટલે કે આપણે ચોક્કસ પાતળો ગુણોત્તર મર્યાદિત કરવો પડશે જેથી કરીને વધુ પડતા વિરૂપતાને પ્રતિબંધિત કરી શકાય કેટલીકવાર સભ્યને રિવર્સ લોડ મળે છે જે પવન અને ધરતીકંપને કારણે હતો જે વિપરીત અસર કરી શકે છે તેથી તે કિસ્સામાં પાતળો ગુણોત્તર એ એક મોટું પરિબળ હશે જેનો અર્થ ચિત્રમાં આવશે તેથી જ IS કોડ પાતળા ગુણોત્તરના સંદર્ભમાં ચોક્કસ અનુમતિપાત્ર મૂલ્ય પ્રદાન કર્યું છે હું હમણાં બદલી રહ્યો છું તેથી પાતળા ગુણોત્તર મૂલ્ય IS 800 2007 ના કોષ્ટક 3 માં આપેલ છે આપણે જોઈશું કે જ્યારે તણાવ મેમ્બરને પવન અને ધરતીકંપીય સિવાયના અન્ય લોડને કારણે ડાયરેક્ટ તણાવ રિવર્સલ હોય ત્યારે તે 180 છે બરાબર જ્યારે કોઈ મેમ્બર માત્ર પવન અને ધરતીકંપની ક્રિયાઓના સંયોજનને કારણે સંકુચિત દળોને આધિન હોય ત્યારે જો આવા મેમ્બરનું વિરૂપતા બંધારણના કોઈપણ ભાગમાં તણાવને પ્રતિકૂળ અસર કરતું નથી તે કિસ્સામાં પાતળું ગુણોત્તરનું અનુમતિપાત્ર મૂલ્ય 250 છે અને જો કોઈ મેમ્બર સામાન્ય રીતે છત ટ્રસ અથવા બ્રેકિંગ મેમ્બરમાં ટાઈ તરીકે કામ કરે છે જે પવન અથવા ધરતીકંપની ક્રિયાના પરિણામે તણાવના રિવર્સલને આધિન હોય ત્યારે તે અસરકારક માનવામાં આવતું નથી તેને આપણે 350 તરીકે ગણી શકીએ અને જ્યારે મેમ્બર હંમેશા તણાવમાં હોય ત્યારે પૂર્વ તણાવવાળા મેમ્બર સિવાયના મેમ્બરને આપણે 400 ગણી શકીએ છીએ તેથી આ રીતે IS કોડ મહત્તમ અસરકારક પાતળી ગુણોત્તર પર ચોક્કસ મર્યાદા પ્રદાન કરી છે જેથી તે ધ્યાનમાં રાખવું જોઈએ તો તેનો અર્થ એ કે જ્યારે આપણે તણાવ મેમ્બરને ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે માત્ર એ જ નહીં કે સેક્શનનો આકાર શું છે તે જાણવાની જરૂર છે પણ તે પાતળા ગુણોત્તરની અનુમતિપાત્ર મર્યાદા હેઠળ છે કે નહીં તે પણ શોધવું પડશે તેથી બંને વસ્તુઓ આપણે જોવાની છે તેથી જો હું તણાવ મેમ્બર માટે ડિઝાઈન તાકાતની ગણતરી ઝડપથી જોઉં તો આપણે જોવું પડશે કે આ ત્રણ માપદંડોમાંથી એકની ગણતરી કરવી છે એક કુલ વિભાગની ઉપજ છે પછી જટિલ વિભાગનું ભંગાણ અને બ્લોક શીયર નિષ્ફળતા અને આ ત્રણમાંથી ઓછામાં ઓછી મેમ્બરની ડિઝાઇન તાકાત હશે અને જેનો અર્થ એવો હોવો જોઈએ કે પરિબળ ડિઝાઇન તણાવ તે ડિઝાઇન તાકાત કરતાં ઓછું હોવું જોઈએ તો આને શોધવા માટે આપણે કુલ વિભાગની ઉપજને કારણે ડિઝાઇનની મજબૂતાઈની ગણતરી કરવી પડશે કે આપણે આની ગણતરી કરી શકીએ કે Tdg એ Agfy ɣm0 બરાબર છે હવે Ag એ વિભાગનો કુલ વિસ્તાર છે અને fy એ સામગ્રીનો ઉપજ તણાવ છે અને ગામા m0 એ આંશિક સલામતી પરિબળ છે આ ગામા m0 મૂલ્ય આપણે કોષ્ટક 5 માંથી શોધી શકીએ છીએ બરાબર તો આ રીતે આપણે કુલ વિભાગની ઉપજ ને કારણે ડિઝાઇનની મજબૂતાઈ શોધી શકીએ છીએ પછી નિર્ણાયક વિભાગના ભંગાણને કારણે ડિઝાઇનની મજબૂતાઈ આપણે જોઈએ તો આપણે શોધી શકીએ છીએ કે Tdn0 9Anfu ɣm1 છે જ્યાં fu એ સામગ્રીનો અંતિમ તાણ છે અને An એ ક્રોસ વિભાગનો કુલ અસરકારક વિસ્તાર છે અને ગામા m1 આંશિક સલામતી પરિબળ છે તેથી પ્લેટ માટે આપણે Tdn એ 0 9Anfu ɣm1 છીએ પરંતુ કોણના કિસ્સામાં આપણે શીયર લેગ અસરને ધ્યાનમાં લેવી પડશે કોણ પર જતા પહેલા આપણે જોઈશું કે થ્રેડેડ સળિયાના Tdn મૂલ્યની ગણતરી કેવી રીતે કરવી તેથી થ્રેડેડ સળિયાના કિસ્સામાં માત્ર An એ થ્રેડેડ વિભાગનો ચોખ્ખો મૂળ વિસ્તાર હશે તેથી વિભાગના ચોખ્ખા વિસ્તારની ગણતરી કરતી વખતે આપણે થ્રેડેડ સળિયાના કિસ્સામાં થ્રેડેડ વિભાગના ચોખ્ખા મૂળ વિસ્તારની ગણતરી કરવી પડશે અને જો આપણી પાસે સિંગલ કોણ કનેક્શન હોય તો એનો અર્થ એ છે કે જો કોણ પ્લેટ સાથે જોડાયેલ હોય તો તે કોણ ની ભંગાણ શક્તિ જે એક લેગ દ્વારા જોડાયેલ હોય તે આના પરથી જાણી શકાય છે કારણ કે જો તે એક લેગ દ્વારા જોડાયેલ હોય તો શીયર લેગ અસર ચિત્રમાં આવશે જેથી તેની કાળજી લેવી પડશે તો આપણે જોઈએ છીએ તેમ Tdbએ0 fyɣm0 હશે અને બીટાની ગણતરી આ ફોર્મ્યુલા પરથી કરી શકાય છે જે 1 4 0 076 અને બીટા મૂલ્ય આ મૂલ્ય કરતાં વધુ ન હોવું જોઈએ જે fuɣm0fyɣm1 છે અને તેના કરતાં ઓછું હોવું જોઈએ નહીં એટલે તે 0 7 કરતાં ઓછું ન હોવું જોઈએ તો આ રીતે આપણે ભંગાણને કારણે કોણની ડિઝાઇન તાકાત શોધી શકીએ છીએ અને ગણતરી કરતી વખતે આપણે bs શીયર લેગ પહોળાઈ અને Lc જાણવાની જરૂર છે કે શું છે તો આપણે આ બે જાણવાના છે તેથી જો આપણે અહીં જોઈએ કે bs મૂલ્યની ગણતરી કરી શકાય છે કારણ કે bsww1 t છે જો તે બોલ્ટ સાથે જોડાયેલ છે હોય તો અને જો તે વેલ્ડ સાથે એક લેગ સાથે જોડાયેલ છે તો bs એ ફક્ત w ની બરાબર છે તેથી આ IS 800 2007 ની આકૃતિ 6 માં આપેલ છે જેમાંથી હું અહીં સીધું જ બતાવી રહ્યો છું અને Lc એ અંતિમ જોડાણની લંબાઈ હશે જે લોડની દિશા સાથે માપવામાં આવતા અંતિમ સાંધામાં સૌથી બહારના બોલ્ટ વચ્ચેનું અંતર છે અથવા લોડની દિશા સાથે વેલ્ડની લંબાઈ તો આ રીતે હું Lc શોધી શકું તેથી બોલ્ટ કનેક્શનના કિસ્સામાં જો આપણી પાસે આના જેવા બોલ્ટ હોય તો અંતથી અંત સુધીના જોડાણના અંતથી અંત સુધીના બોલ્ટ વચ્ચેનું અંતર અને જો તે વેલ્ડ કરવામાં આવે તો લોડ દિશાઓ સાથે વેલ્ડની લંબાઈનો અર્થ એ થાય કે આપણે લોડની દિશા સાથે વેલ્ડની લંબાઈ શોધવાની રહેશે આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ અને પ્રારંભિક કદ માટે આપણે ભંગાણની શક્તિ લગભગ શોધી શકીએ છીએ કારણ કે આ Tdn એ ɑAnfuɣm1 બરાબર છે અને આ આલ્ફા મૂલ્ય કોડમાં એક અથવા બે બોલ્ટ માટે 0 6 ત્રણ બોલ્ટ માટે 0 7 અને ચાર અથવા અંતિમ જોડાણમાં લંબાઈ સાથે વધુ બોલ્ટ માટે 0 8 આપવામાં આવ્યું છે તેથી આ રીતે આપણે લગભગ Tdn મૂલ્ય શોધી શકીએ છીએ અને અન્ય વિભાગો માટે કોડલ જોગવાઈઓ માફ કરશો કોડલ જોગવાઈઓ કલમ 6 4 માં આપવામાં આવી છે જ્યાં તે ઉલ્લેખિત છે કે ડબલ કોણ ચેનલ I વિભાગો અને અન્ય રોલ્ડ સ્ટીલ વિભાગોની ભંગાણ શક્તિ Tdn એક અથવા વધુ તત્વો દ્વારા અંતિમ ગસેટ સાથે જોડાયેલ શીયર લેગ દ્વારા પણ સંચાલિત છે તેથી નેટ વિભાગને ફાડીને સંચાલિત આવા વિભાગોની ડિઝાઇન તાણ શક્તિની ગણતરી પણ કલમ 6 3 માં આપેલા સમીકરણનો ઉપયોગ કરીને કરી શકાય છે અહીં બીટા એ શીયર લેગ અંતર bs પર આધારિત છે જેની આપણે અગાઉ ગણતરી કરી છે જે આપણે બાકી લેગની સૌથી દૂરની ધારથી ક્રોસ સેક્શનના કનેક્ટેડ લેગમાં નજીકના બોલ્ટ અથવા વેલ્ડ લાઇન સુધી લેતા જોયા છે તેથી આ કલમ 6 4 વર્ણવે તે છે તેથી અન્ય વિભાગો માટે આપણે Tdn મૂલ્યની ગણતરી માટે ધ્યાનમાં રાખવું પડશે અને બીજું પરિબળ આપણે ધ્યાનમાં લેવું જોઈએ તે છે બ્લોક શીયર તેથી પ્લેટોના અંતિમ જોડાણ પર બ્લોક શીયર દ્વારા સંચાલિત શક્તિ આ છે Tdb એ 0 9Avn fy3 ɣm1Atgfyɣm0 બરાબર છે આ તણાવ ફ્રેક્ચર અને શીયર ઉપજ માટે છે અને આ તણાવ ઉપજ અને શીયર ફ્રેક્ચર માટે છે તેથી બ્લોક શીયર નિષ્ફળતાને કારણે આ બેમાંથી ઓછામાં ઓછી તાકાત હશે હવે બ્લોક શીયર નિષ્ફળતાની ગણતરી કરતી વખતે આપણે Avg અને Avn મૂલ્ય જાણવાની જરૂર છે કોડમાં આકૃતિ 7 માં આની ગણતરી કેવી રીતે કરવી તે ઉલ્લેખિત છે આ બાહ્ય બળની સમાંતર બોલ્ટ લાઇન સાથે શીયરમાં લઘુત્તમ કુલ અને ચોખ્ખો વિસ્તાર હશે એટલે કે પ્લેટમાં 1 2 અને 3 4 અને કોણમાં 1 2 અને Atg અને Atn એ બોલ્ટ છિદ્રના અંગૂઠાથી કોણના અંગૂઠા સુધીના તણાવમાં ન્યૂનતમ કુલ અને ચોખ્ખો વિસ્તાર હશે તેનો અર્થ એ છે કે અંતિમ બોલ્ટ રેખા અનુક્રમે બળની રેખાને લંબરૂપ છે જેનો અર્થ 2 3 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ સાચું છે અને fu અને fy નો સામાન્ય અર્થ છે તો આ રીતે આપણે Avg Avn Atg Atn અને પછી બ્લોક શીયર Tdb ની ગણતરી કરી શકીએ છીએ વેલ્ડ કનેક્શનના કિસ્સામાં કોડલ જોગવાઈઓ કહે છે કે બ્લોક શીયર સ્ટ્રેન્થ Tdb એ વેલ્ડેડ અંત કનેક્શન માટે છેડા વેલ્ડની આસપાસના મેમ્બરમાં યોગ્ય વિભાગ લઈને તપાસવામાં આવશે જે બ્લોક તરીકે શીયર કાપી શકે છે જેથી આપણે કાળજી લેવી પડશે અને પાતળા ગુણોત્તરના કિસ્સામાં મહત્તમ સ્વીકાર્ય પાતળો ગુણોત્તર IS 800 2007 ના કોષ્ટક 3 માં આપવામાં આવ્યો છે અને કલમ 3 8 માં તેનો ઉલ્લેખ છે તેથી હું એ પણ બતાવી રહ્યો છું કે અહીં આપેલ છે કે મહત્તમ અસરકારક પાતળો ગુણોત્તર એટલે L ભાગ્યા R જ્યાં R એ લઘુત્તમ ત્રિજ્યા છે અને L એ અસરકારક લંબાઈ છે તેથી આપણે અસરકારક પાતળા ગુણોત્તરની ગણતરી કરી શકીએ છીએ અને તેમાંથી આપણે તે કઈ સ્થિતિમાં આવી રહ્યું છે તે તપાસવું પડશે પછી તે મુજબ મહત્તમ મર્યાદા મૂલ્ય બરાબર છે કે નહીં તે તપાસવું પડશે તેથી આ રીતે કોઈ ચોક્કસ વિભાગની ક્ષમતા ડિઝાઇન ક્ષમતાની ગણતરી કરી શકે છે અને તપાસી શકે છે કે શું તે વિભાગ પાતળો ગુણોત્તર કોડલ જોગવાઈઓનો ગુણોત્તર છે કે નહીં બરાબર તેથી આજના લેક્ચરમાં જો આપણે ટૂંકમાં કહી શકીએ કે અક્ષીય લોડ અક્ષીય તણાવ હેઠળના સભ્યની ડિઝાઇન શક્તિની ગણતરી કેવી રીતે કરવી તે આપણે કર્યું છે અને આપણે જોયું છે કે વિવિધ લોડિંગ કેસ માટે મેમ્બરનો મહત્તમ અનુમતિપાત્ર અસરકારક પાતળો ગુણોત્તર શું હશે તેથી આ બધાને ધ્યાનમાં રાખીને આપણે આગળની વસ્તુઓની ડિઝાઇન કરી શકીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર